બધાને નમસ્કાર હું ક્યોટો યુનિવર્સિટીના ડીસાસ્ટર પ્રિવેન્સન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી Disaster Prevention Research Institute Kyoto University સુભજયોતી સમદ્દર તમારું આ ડીસાસ્ટર રિકવરી ઍન્ડ બિલ્ડ બેક બેટરના to disaster recovery and build back better આપત્તિ પુનપ્રાપ્તિ અને વધુ સારી રીતે નિર્માણ માટે લેકચરની સિરીજમાં સ્વાગત કરું છું આ લેક્ચરમાં આપણે ડિસાસ્ટર પ્રિપેરડ્નેસ ફ્રોમ કોંગનીટીવ ઍન્ડ હ્યુરિસ્ટીક પર્સ્પેક્ટિવ disaster preparedness from cognitive and a heuristic perspective જ્ઞાનાકાર અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણથી હોનારત સજ્જતા વિશે ચર્ચા કરીશું આપણે પહેલેથી જ ક્યા કલ્ચરલ થિયરિ cultural theory સાંસ્કૃતિક સિદ્ધાંત અને સોશિયલ ફેક્ટર્સ social factors સામાજીક પરિબળો આપત્તિ સજ્જતામાં ભૂમિકા ભજવે છે તેની ચર્ચા થઈ ગઈ છે પરંતુ જ્યારે તમે લોકોને વાતચીત કરી રહ્યા હોવ કે તેઓ આપત્તિજનક સ્થિતિમાં તૈયાર થવા માટે પ્રોત્સાહિત કરવા તેઓની અંદર વ્યક્તિગત રીતે શું ચાલે છે આપણે કેવા પ્રકારનું કોંગનીટીવ ઍન્ડ હ્યુરિસ્ટીક પર્સ્પેક્ટિવથી cognitive and a heuristic perspective જ્ઞાનાકાર અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણથી હોનારત સજ્જતા આ વિષયનું ધ્યાન કેન્દ્રિત કરી શકીશું તેથી આપણે ચર્ચા કરી એ પ્રમાણે વ્યક્તિને ફક્ત આપત્તિનો સામનો કરવો પડતો નથી પરંતુ વાસ્તવિક જીવનમાં આપણાં બધાંને વિવિધ પ્રકારનું જોખમ હોય છે અને આપત્તિનું જોખમ અથવા પર્યાવરણીય જોખમ અથવા ઇકોલોજીકલ ecological પરિસ્થિતિવિષયક જોખમ એ જોખમનો માત્ર એક ભાગ છે જીવન જોખમમાં ભરેલું છે હોનારત એ આઇસોલેટેડ isolated અલગ નથી આપણી પાસે બવ બધા જોખમ છે જેમ કે આપણા સ્વાસ્થ્યનું જોખમ છે આપણને શિક્ષણનું જોખમ છે આપણી પાસે નોકરીનું જોખમ છે તેથી મારે કોને પ્રાધાન્ય આપવું જોઈએ મારે કયું જોખમ લેવું જોઈએ અને કયાને અવગણવું જોઈએ કારણ કે ઘણા લોકો મને આ જોખમને ગંભીર માનવા અને નિવારક કાર્યવાહી કરવા સલાહ આપી રહ્યા છે તેથી આપણે પહેલેથી જ કલ્ચરલ પર્સ્પેક્ટિવ cultural perspective સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય પર ચર્ચા કરી હતી અહીં આ લેકચરમાં આપણે ડિસાસ્ટર પ્રિપેરડ્નેસ ફ્રોમ કોંગનીટીવ ઍન્ડ હ્યુરિસ્ટીક પર્સ્પેક્ટિવ disaster preparedness from cognitive and a heuristic perspective જ્ઞાનાકાર અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણથી હોનારત સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેઓ કહે છે કે તે ઠીક છે કે તમે કલ્ચરલી culturally સાંસ્કૃતિક રીતે બાયસ્ડ biased પક્ષપાતી છો તમે કલ્ચરલી culturally સાંસ્કૃતિક રીતે પ્રભાવિત છો પરંતુ દિવસના અંતે તમારે પોતાની જવાબદારી અનુસાર તમારે જ નિર્ણય લેવો પડશે કે તમારે શું કરવું અને શું ન કરવું કોઈ અન્ય વ્યક્તિ કંઇપણ ઇમ્પોસ impose નાખવું કરશે નહીં તેઓ તમને દબાણ કરી શકે છે તેઓ તમને પ્રભાવિત કરી શકે છે પરંતુ નિર્ણય તમારે જ લેવો પડશે તેથી માનવ મગજની અંદર શું ચાલી રહ્યું છે તે કઇ ઇન્ટલેક્ચુઅલ રીઝનિંગ પ્રોસેસમાંથી intellectual reasoning process બૌદ્ધિક તર્ક પ્રક્રિયા પસાર થઈ રહ્યું છે તે જાણવું મહત્વનું છે જ્યારે આપણે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યાં હોય આપણે લોકોને આપત્તિ સામે નિવારક કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ અલબત્ત સંસ્કૃતિ એ એક અગત્યનો ભાગ છે પરંતુ આપણા સિવાય હું પણ વ્યક્તિગત વ્યક્તિનું મન છું હું મારા પાડોશીનો એક ભાગ છું હું મારા સાથીદાર સહકર્મીઓનો ભાગ છું હું મારા મિત્રોનો ભાગ છું હું તેમનાથી પ્રભાવિત છું પણ મારી ક્રિયાઓ મારા વલણ મારા પોતાના છે હું પણ જે કરું છું તેનાથી અન્ય લોકો પણ પ્રભાવિત થાય છે અલબત્ત સંસ્કૃતિ એ એક મહત્વપૂર્ણ છે પરંતુ આ વ્યક્તિ બુદ્ધિશાળી છે કે તે ગરીબ લાગે છે તે વિચાર નબળો છે તેથી તે માત્ર એક સાંસ્કૃતિક તફાવતો જ નહીં પણ ભૂમિકા માટે વ્યક્તિગત તફાવતો પણ છે કે લોકો કેવી રીતે વિચારે છે કે તે એક ઓબ્જેક્ટ object પદાર્થ છે સંસ્કૃતિની માત્ર એક જ શ્રેણી નથી તેમની પાસે અનેક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે તેઓ લોકોને જુદી જુદી રીતે વિચારવા માટે ગૃમ groom જુગાર આપે છે પણ વ્યક્તિગત કારણોસર તેમના પોતાના મન હોય છે આમ આપણે દરરોજ મિરરની mirror દર્પણ સામે જોઈને તેની તપાસ કરીએ છીએ તેવું નથી કે પરંતુ આપણે જાણવું છે કે હું કેવીક સારી લાગું છું પરંતુ આપણી પાસે એક બીજો પ્રકારનો અરીસો છે જે આપણે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે કે ખોટું સામાજિક રીતે સ્વીકૃત છે કે નહીં વ્યક્તિગત રૂપે સ્વીકૃત છે કે નહીં તે બતાવે છે તેથી આપણા વ્યક્તિત્વ વિશે આપણો પોતાનો નિર્ણય હોય છે તેથી આપણે ચર્ચા કરી એ મુજબ લોકો મૂળભૂત રીતે કલ્ચરલી culturally સાંસ્કૃતિક રીતે બાયસ્ડ biased પક્ષપાત કરે છે આમ રિસ્ક પ્રીપેરડ્નેસના risk preparedness જોખમ સજ્જતા ડીસાસ્ટર પ્રીપેરડ્નેસને disaster preparedness આપત્તિ સજ્જતા પ્રોત્સાહન આપવા માટે આપણે સામાન્ય રીતે જે કરીએ છીએ તે ચાલો આપણે આને માર્ગ અકસ્માત અથવા કંઈક કહીએ અને આપણે લોકોને જનરલી generally સામાન્ય રીતે આ રીતની એડ્વરટાઈજમેન્ટ advertisement જાહેરાત વિશે પૂછતાં હોય છીએ હવે વિચારો કે જો તમે બાઇક અથવા કાર ચલાવીને મુસાફરી કરતા હોય ત્યારે તમે જુઓ કે રસ્તાઓ પર આ પ્રકારના પોસ્ટરો તમને ચેતવણી આપી રહ્યા છે કે જો તમે ઝડપથી ચલાવતા હો તો આ પરિણામ છે આ પરિણામ તમારી રાહ જોઈ રહ્યું છે તેથી સાવચેત રહો આ પોસ્ટરો આ ચિત્રો ખૂબ સામાન્ય છે તમે જોઈ શકો છો કે રસ્તાની સલામતી માટે તથા તમારી જોખમની જાગૃતિ લાવવા આપણે આ ચિત્રને ઘણી વાર જોઈએ છીએ દર વખતે જ્યારે તમે રસ્તા પર જાઓ છો ત્યારે તમે આ જુઓ છો આ પોસ્ટર ખૂબ જ સરસ છે 'સુખ એક મુસાફરી છે કોઈ મુકામ નથી' તેથી સપ્તાહમાં સલામત ડ્રાઇવ કરો જીવંત રહો ટકી રહેવા માટે વાહન ચલાવો રસ્તાની સલામતીનું રક્ષણ કરવા તે એક ખૂબ જ સામાન્ય પોસ્ટર છે જે ડીસાસ્ટરમાં disaster આપત્તિ પણ હોય છે લોકોને કદાચ ધૂમ્રપાન ન કરવા માટે આપણે આરોગ્યના જોખમને ધ્યાનમાં લઈ શકીએ છીએ આ એક ખૂબ જ સરસ ચિત્ર છે જેમાં ખૂબ જ ચોક્કસ સંક્ષિપ્તમાં બતાવેલું છે કે ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થાય છે તેથી ધૂમ્રપાન ન કરો અને આ ચિત્ર પ્રેક્ષકોને હજાર શબ્દો આપે છે કે તેઓ કેમ ધૂમ્રપાન ન કરે ઉપરાંત આ એક ઉત્તમ ઉદાહરણ છે કે તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ જો તમે ખરેખર સિગારેટ પીતા હોવ તો ખાલી સિગારેટ જ નહીં પરંતુ તમે તમારી જાતને જ બાળી રહ્યા છો તેથી ધૂમ્રપાન ન કરો તેથી આધુનિક સમાજમાં જાડાપણું એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા અન્ય દેશોમાં પણ ખાસ કરીને યુ તેથી સ્થૂળતા એ આરોગ્યનું એક બીજું જોખમ છે કે જો તમે જંક ફૂડ junk food પૂર્વ તૈયાર અથવા પેકેજ્ડ ખોરાક કે જેનું પોષણ મૂલ્ય ઓછું હોય ખાવામાં લેશો તો આ પરિણામ છે અને તેનાથી તમને હાર્ટ એટેક આવી શકે છે હવે તમે આ જાહેરાતો જોઈ રહ્યા છો આ સંદેશાઓનો મૂળ ભાગ શું છે તેનો મૂળ વિચાર તમને કોઈને આવ્યો સારું દરેક આ પોસ્ટર જુઓ આ બધા પોસ્ટરો આપણું ધ્યાન ફક્ત એક જ તરફ કેન્દ્રિત કરે છે એટલે કે તેઓ ખરેખર તમારો ભય વધારવા માગે છે તેઓ તમારા દુષ્કૃત્ય વર્તનને રોકવા માગે છે જો તમે પૂર સામે તૈયારી નહીં કરો તો તમારું ઘર ડૂબી જશે જો તમે અર્થ ક્વેક રેસિસ્ટંટ બિલ્ડિંગ earthquake resistant building ભૂકંપ પ્રતિરોધક મકાન તૈયાર નહીં કરો તો તમારું બિલ્ડિંગ building મકાન ધરાશાયી થઈ જશે તમે મરી જશો અથવા તમને ઈજા પહોંચશે તેથી તમારો ડર વધારવો એ તેમનું લક્ષ્ય છે તેમનો ઉદ્દેશ તમારો ભય વધારવનો છે એટલે કે જો તે તમારી જોખમની દ્રષ્ટિ વધારીને એકવાર તમને ઉચ્ચ જોખમ આવે તો તમને ખબર પડે કે તમારે ઝડપથી ડ્રાઇવિંગ ન કરવી જોઈએ તમારે તમારું મકાન પૂર રક્ષણાત્મક પગલાં વિના ન બનાવવું જોઈએ આમ તેમનું ફોકસ focus ધ્યાન કેન્દ્રિત ફક્ત તમારો ભય વધારવાનું છે પરંતુ હવે તે કોંગનીટીવ હ્યુરિસ્ટીક અપ્રોચીસ cognitive heuristic approaches જ્ઞાનાકાર વૈશ્વિક અભિગમો દલીલ કરી રહ્યા છે કે હું કેમ ધૂમ્રપાન કરું છું તેના માટે અલગ અલગ કારણ હોય છે જેમ કે તે મારા આનંદનો એક પ્રકાર છે મારા શરીરને નિકોટિનની જરૂર છે અથવા કોઈએ મને કહ્યું કે જ્યારે હું ધૂમ્રપાન કરું છું ત્યારે હું માચો હેન્ડસમ handsome નમણું સ્માર્ટ smart ચાલાક અને ઇન્ટેલિજેન્ટ intelligent બુદ્ધિશાળી લાગું છું હું ધૂમ્રપાન કરું છું ત્યારે હું વધુ ફેશનેબલ લાગું છું જ્યારે હું ધૂમ્રપાન કરું છું ત્યારે લોકો મારી સામે જુએ છે અથવા અન્ય ઘણા કારણો હોઈ શકે છે તેથી હું કેમ ધૂમ્રપાન કરું છું તેનું ફક્ત એક કારણ નથી પરંતુ ડર મને બીજા ઘણા કારણ આપશે નહીં આમ હું જાણું છું કે હું ચરબીયુક્ત છું મને મેદસ્વીપણાની સમસ્યા પણ છે તેવી જ રીતે હું જાણું છું કે મારું ઘર એક પૂરગ્રસ્ત વિશિષ્ટ ક્ષેત્રમાં બંધાયેલું છે કે પછી મને પાણીના અછતની સમસ્યા હોવા છતાં મેં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ટાંકી ઇન્સ્ટોલ કરી નથી મેદસ્વીપણાના કિસ્સામાં કે હું જાણું છું કે હું ચરબીયુક્ત છું એ કિસ્સામાં તમે મને ફક્ત કહેતા નથી પરંતુ તમે મારો ભય પણ વધારી રહ્યા છો તેવી જ રીતે તમે માત્ર મારો ડર વધારી રહ્યા છો કે જો હું ધૂમ્રપાન કરું તો મને જોખમ થશે પરંતુ મને કહો કે મેં કેવી રીતે ઘણી વખત તમે આહારનું નિયંત્રણ જેવા પ્રયત્નો કર્યા પણ તે ચાલ્યા નહીં હું જાણું છું કે હું જાડી છું પણ તેને કેવી રીતે નિયંત્રિત કરવું જો સુનામી આવી રહી હોય અને તમે લોકોનો ભય વધારતા હોવ છો તો તેઓ વિચારશે કે એક દિવસ ત્સુનામી આવશે તે એક કુદરતી ક્રિયા છે કુદરતી ઘટના જેને આપણે સુરક્ષિત કરી શકતા નથી અને જો તે ખૂબ મોટી છે અને જો મને લાગે તે જીવલેણ છે અને બહુ ડર હોય તો હું આત્મહત્યા કરી લઇશ પરંતુ હું કોઈ પણ એક્શન action પગલું નહીં લઉં તેથી મારી પાસે આ ગિગનાટિક કેટ્સરોફોબિક ડીસાસ્ટર gigantic catastrophic disaster વિશાળ વિનાશક આપત્તિ જેવા ગોડના એક્ટ god act કુદરતી હોનારત સામે સરેન્ડર surrender શરણાગતિ કરવા સિવાય કોઈ રસ્તો નથી તેથી ફક્ત દર વધારવો એ આપત્તિ સજ્જતાને પ્રોત્સાહન આપવા માટે વધુ મદદ કરશે નહીં ફક્ત ભય વધારવાનો અર્થ છે કે લોકો જીવલેણ બની શકે છે આથી એક પ્લાનર planner આયોજક પ્રેક્ટિસનર practitioner વ્યવસાયી અને લોકલ ગવર્નમેન્ટ local government સ્થાનિક સરકારો તરીકે હું જાણું છું કે તેના માટે શું કરવું જોઈએ તે એક જોખમ હોવાથી આપણે લોકોને તે સમયે શું કરવું તે કહેવું જોઈએ તેઓને આ જોખમ છે એવું ફક્ત કેવાના બદલે તેઓ જોખમ કેવી રીતે ઘટાડી શકે છે તેવો એક મહત્વપૂર્ણ સંદેશ આપવો જોઈએ તેથી જો આપણે જે વ્યક્તિ સ્થૂળતાનો મુદ્દો અનુભવે છે તેમને એમ કહીએ કે તમે વધુ ફળ અને શાકભાજી ખાવાનો બીજો ઓપ્શન option વિકલ્પ ટ્રાય try અજમાવવું કરી શકો છો અને તમે ચાલીને સવાર સાંજ દોડી શકો છો જે તમને ચરબી ઉતારવામાં મદદ કરશે તે તેઓનો ફક્ત ડર વધારવાના બદલે તેમને પ્રોત્સાહિત પણ કરશે એ જ રીતે જો કોઈ ભૂકંપ આવે તો જો આપણે લોકોને કહીએ કે એક વખત ભૂકંપ આવે છે તો કૃપા કરીને ટેબલના ફર્નિચરની અંદર જઇને તમે તમારા માથાને સુરક્ષિત કરી બચાવી શકો છો જો ત્સુનામી આવાની હોય તો તુરંત ત્સુનામી મોજા ન આવી શકે તેવા પર્વતીય ક્ષેત્રની જેવી ઊંચી જગ્યા પર જતાં રહો તેથી જો હું ધૂમ્રપાન છોડવા માંગુ છું અને ઘણી વખત મે ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તમે કહો કે મારી પાસે એક પેચ છે જેને જો તમે તમારા હાથ પર મૂકશો તો તે તમને ધૂમ્રપાન કરવા માટે દબાણ નહીં કરવામાં મદદ કરશે ધુમ્રપાનની ભૂખ નહીં લગાડે જેથી મને ધૂમ્રપાન છોડી દેવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે તેથી તે મારા માટે ફક્ત ડરાવશે જ નહીં પરંતુ હું કરી શકું છું તે પણ જણાવશે અને તે પણ મહત્વપૂર્ણ છે તેથી અહીં જો હું કોઈને પૂરને ખાલી કરાવવા માટે કહી રહ્યો છું તો મારે તેને ત્યાં રહેવાથી થતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે તેમને જણાવું પડશે કેમ કે તેઓ જાણતા નથી કે સ્થળાંતર કરવું અસરકારક છે અને તે સ્થળ કેટલું જોખમી છે ચાલો અહીં બાંગ્લાદેશમાં એક નાનું ઉદાહરણ જોઈએ જેમાં લોકો ભૂગર્ભજળના આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષણથી લડી રહ્યા છે તેથી તેઓ પીવા માટે સપાટીના પાણીનો ઉપયોગ કરતા હતા પરંતુ સપાટીનું પાણી પેથોજેન્સ pathogens રોગકારક જળજન્ય રોગથી દૂષિત હતું જેમ કે જો તમે સપાટીના પાણીનો વપરાશ કરો છો તો તમને ઝાડા મરડો થઈ શકે છે તેથી 1980 ના દાયકામાં તેઓએ બાંગ્લાદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં હેન્ડપંપ લગાવવા માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું એક દાયકા પછી તરત જ તેઓએ શોધી કાઢયું કે બાંગ્લાદેશના ઘણા ભાગોમાં મૂળરૂપે દક્ષિણ ભાગમાં દરિયાઇ વિસ્તારોમાં કોઈપણ રીતે આ હેન્ડપંપ પણ આર્સેનિકથી arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષિત છે જે તમે નકશામાં જોઈ શકો છો અત્યારે બાંગ્લાદેશમાં 1 2 મિલિયન લોકોમાં પહેલેથી જ આર્સેનિકોસિસના arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વલક્ષણો દેખાય છે અને 30 થી 40 મિલિયન લોકો જોખમમાં છે આમ આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ કેન્સર અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે હવે આનો સરળ ઉપાય કોઈ કહે છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો છે જે એટલું મોંઘું પણ નથી પરંતુ તમે વરસાદની ઋતુ દરમિયાન તમારા છતના પાણીને બચાવીને તમે તેનો સૂકા મોસમમાં ઉપયોગ કરી શકો છો આની ટેક્નૉલૉજીકલ મેટરમાં technological matter તકનીકી બાબત આપણે પછી જઈશું ચાલો આપણે કન્સિડર consider ગણવું કરી એ કે તે એક સીમબોલિક ડીસાસ્ટર symbolic disaster પ્રતીકાત્મક આપત્તિ કે પ્રિવેંટિવ મિકેનિઝમ preventive mechanism નિવારક રચના કે એન્વાયરોંમેંટલ રિસ્ક પ્રિવેંટિવ મિકેનિઝમ environmental risk preventive mechanism પર્યાવરણીય જોખમ નિવારણ રચના છે હવે આ બાંગ્લાદેશમાં હું જો એક વ્યક્તિને કહું કે પેલું કામ આપતું નથી અને આ આપે છે તો પછી ખાલી આ ટેક્નોલોજીને technology પ્રૌદ્યોગિકીય પ્રક્રિયા પદ્ધતિ એક પછી એક એમ પ્રોમોટ promote પ્રોત્સાહન કરવાની જ રહેશે તેથી આ હાઉસહોલ્ડ household ઘરગથ્થુ ટાંકી હોવાથી વધુને વધુ લોકોએ આ નાના ટાંકીને તેમના પોતાના ઘરે સ્થાપિત કરવી જોઈએ તેથી દરેક ઘર પાસે આવી ટાંકી હોય તો જ આપણે આ કામ સાચી કરી શકીએ તેથી જો આપણે લાખો લોકોને આ વરસાદી પાણીના સંગ્રહની ટાંકી સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ તો બાંગ્લાદેશમાં પીવાના પાણીના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે અને એક આયોજક તરીકે આ આપણો પડકાર છે હવે તેઓ તે કેવી રીતે કરે છે અહીં કોંગનીટીવ ઍન્ડ હ્યુરિસ્ટીક પર્સ્પેક્ટિવથી cognitive and a heuristic perspective જ્ઞાનાકાર અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણ વિચાર આવ્યો છે ચાલો આપણે કલ્પના કરીએ કે આપણી પાસે ચાર લોકો છે જે બાંગ્લાદેશના નાગરિક હોવાથી સાથે દરિયાકાંઠા વિસ્તારના નાગરિક છે જેમને આપણે આ વરસાદી પાણીની સંગ્રહ કરવાની ટાંકી સ્થાપિત કરવાનું કહ્યું તેથી જો તમે તેમને પૂછો કે તેમના મનમાં પ્રથમ કયા પ્રશ્નો આવે છે કે તેઓ પ્રથમ શું વિચારે છે કોઈ આઇડિયા idea વિચાર આવ્યો જો હું તમને પૂછું છું કે કૃપા કરીને તમારા ઘરને તમે પૂર રક્ષણાત્મક અથવા ભૂકંપ રક્ષણાત્મક મકાનમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ તો શું તમે તે કરશો થોડીવારનો જ વિચાર કરો કે આપણે તે કરીશું કે નહીં જો આપણે તેમને આ ટાંકી સ્થાપિત કરવાનું કહીશું તો તેઓ શું વિચારે છે કે તેમના મનમાં પહેલો પ્રશ્ન શું આવશે પહેલો સવાલ તેમના મનમાં આવે છે કે તમારું હાલનું પાણી કેવું છે શું હું જે પાણી પીવું તે ખરેખર જોખમી છે તે જ રીતે જો હું તમને પૂર વીમો લેવા અથવા તમારા ઘરને ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે કહી રહ્યો છું તો તમે પહેલા વિચારશો કે હું ખરેખર ધરતીકંપ થવાની સંભાવના હોય એવી જગ્યા પર છું કે જ્યાં ભૂકંપ થાતો હોય તેવી જ રીતે પ્રથમ વ્યક્તિ વિચારે છે કે મને જોખમ છે મારા પાણીની ગુણવત્તા ખરેખર સારી છે કે ખરાબ આમ પ્રથમ વ્યક્તિ વિચારી શકે છે કે મારું પાણી ખરેખર ખરાબ છે કે હાલના પુરવઠાનું પાણી સારું નથી તેથી મને ખરેખર આ ટાંકીની જરૂર છે જેથી તે આગળ વધે તે અહીંથી શરૂ કરીને લાંબી મુસાફરી સુધીમાં તમારા મગજમાં ઘણું બધું બરાબર થઈ ગયું હશે તમે મને ટાંકી ઇન્સ્ટોલ install સ્થાપિત કરવું કરવા માટે કહો છો અને હું તેનું સીધું અનુવર્તન કરું છું તે ખરેખર એક લાંબી મુસાફરી છે તેથી તેના કારણે બીજો વ્યક્તિ તે શું વિચારે છે તેને કદાચ આ ઠીક લાગે કે મારું પાણી ખરાબ છે તેથી મારે પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ ત્રીજો વ્યક્તિ તે વિચારી શકે છે કે મારું પાણી સારું જ છે અને ખરેખર મને આ ટાંકીની જરૂર નથી તેથી તેણે છોડી દીધું ચોથો વ્યક્તિ વિચારી શકે છે કે તે ઠીક છે મારી પાણીની ગુણવત્તા પણ ખરાબ છે તેથી તે આગળ આવી શકે આ તબક્કા મુજબ આપણે તેને એક પ્રકારના જોખમનું મૂલ્યાંકન કહી શકીએ છીએ આ જોખમ કેટલી હદે થશે અને કેવી રીતે થશે તથા તેની તીવ્રતા અને નબળાઈનો પ્રશ્ન છે તેથી હું એક પ્રકારના જોખમનું મૂલ્યાંકન કરું છું હું મારા પોતાના જોખમનું મૂલ્યાંકન કરું છું તેથી આપણે જોખમ મૂલ્યાંકન તરીકે લોકોના મનમાં આવેલા પ્રથમ પ્રશ્નો વિશેના વાત કરી રહ્યા છીએ કોઈપણ વિચાર ચાલો તમને હમણાં હું જોતો નથી પરંતુ તમે વિચારી અને કલ્પના કરી શકો છો જેના માટે હું તમને થોડો સમય આપું છું જે તમને બ્રેઇનસ્ટ્રોમિંગ brainstorming વિચારધારા અને એક્શન સ્ટ્રોમિંગમાં action storming તોફાની ક્રિયા મદદ કરશે તેથી મારી જેમ ઘણા લોકો જે વસ્તુમાં ખર્ચ કરીશે તેની કિંમત વિશે પણ વિચારે છે પરંતુ હું વિચારીશ કે તે ખરેખર અસરકારક છે તમે મારી સાથે આ જોખમ વિશે વાત કરી રહ્યા છો અને મને આ વરસાદી પાણીની સંગ્રહ કરવાની ટાંકી ઓફર કરો છે પરંતુ પહેલો સવાલ મને એે થશે કે ભલે જોખમ છે પરંતુ શું આ વરસાદી પાણીની ટાંકી મારું જોખમ ઘટાડવામાં મદદ કરશે અને જો આ મિકેનિઝમ ખરેખર સારી ન હોય તો તેને ઇન્સ્ટોલ install સ્થાપિત કરવું કરવાનો કે જોવાનો અર્થ શું તેથી મારે ખરેખર જજ judge નિર્ણય કરવાની જરૂર છે કે આ સારું છે કે નહીં તેથી હું મારા મિત્રોને કોલ કરીને પૂછીશ અને જો તે મિત્ર કહે કે હ ખરેખર આ ટાંકી સારી છે તો હું તેને ઇન્સ્ટોલ install સ્થાપિત કરવું કરવાનું વિચારીશ અને તે પ્રોસેસના process પ્રક્રિયા ડિસિજન decision નિર્ણય સાથે આગળ વધશે અને તે બીજા વ્યક્તિથી તેના સંબંધીઓમાં અને તેઓએ સલાહ આપી કે તે લેવી સારી નથી તેથી તે તેના દ્વારા પ્રભાવિત થયો અને તે ત્યાંથી ચાલ્યો ગયો પછી હું આ ટાંકી સ્થાપિત કરીશ નહીં મને તે નથી ગમતી આ વ્યક્તિને તેના કેટલાક મિત્રો પણ હોઈ શકે છે અને તેણે સાથે ચર્ચા કરી અને તેઓએ સલાહ આપી આ ટાંકી ખરેખર પીવાના પાણીના જોખમને ઘટાડવા માટે સંભવિત સારી છે તેથી જો તમે આ પાણી લેશો તો ખૂબ સારું છે તેથી તે આ રિવ્યૂ review સમીક્ષા ખૂબ સંતુષ્ટ થયો અને તેણે આમાં આગળ જવાનું નક્કી કર્યું આપણે આ ફેજને phase તબક્કો શું કહીશું પ્રથમ એ એક જોખમ મૂલ્યાંકન હતું હવે પછીનું શું છે જેને ખાસ કરીને આપણે પરિણામની અપેક્ષાની પ્રતિક્રિયા અસરકારકતા કહેવામાં આવે છે જો હું આને ઇન્સ્ટોલ install સ્થાપિત કરવું કરીશ તો તેમાંથી મને પરત શું મળશે તથા શું તે કામ કરશે તેના મેરીટસ merits ગુણ અને ડીમેરીટસ demerits અવગુણ શું હશે શું તે મારા માટે કામનું હશે મનમાં ત્રીજા પ્રશ્ન માટે તમે જે નક્કી કર્યું છે ઠીક છે કે તમે જોખમી સ્થાને છો અને આ વરસાદી પાણીની ટાંકી તમારા માટે અસરકારક છે પરંતુ મનમાં ત્રીજો પ્રશ્ન શું હશે જે ખૂબ જ રસપ્રદ હશે ફક્ત એક સેકન્ડ માટે જ વિચારો કે ત્રીજા પ્રશ્ન વિશે લોકો શું વિચારતા હશે કોઈએ કહ્યું કે મને જોખમ છે અને પછી મે એમ પણ નક્કી કર્યું કે આ વરસાદી પાણીની ટાંકી સારી છે તો પછી તેના વિશે શું વિચારવું પરંતુ તેને કરવા માટે ઘણાં કારણો હોઈ શકે છે તેની કિંમતનો પ્રશ્ન હોઈ શકે છે તે સામગ્રીની ઉપલબ્ધતાનો પ્રશ્ન હોઈ શકે છે પૂરતી જગ્યા છે કે નથી એ પણ એક પ્રકારનો પ્રશ્ન હોઈ શકે છે આ વ્યક્તિએ બેંકને પૂછ્યું કે તેની પાસે પૂરતા પૈસા નથી તો મને થોડી લોન મળી શકે તેથી બેંક કહેશે કે તમારી પાસે પહેલેથી જ લોન હોવાથી હવે તમને કોઈ વધારાનું ક્રેડિટ નહીં મળે અને તે ત્યાંથી ચાલ્યો ગયો આ વ્યક્તિને નાણાકીય સમસ્યા પણ છે અને તેણે તેની પત્નીને ફોન કર્યો તેની પત્નીએ કહ્યું કે અમારી પાસે કેટલીક વધારાની બચત છે તેથી ચિંતા કરશો નહીં તમે આ કરી શકશો તેથી તે ખૂબ જ ખુશ હતો અને તે આ નવી ટાંકીને સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા માંગતો હતો હવે આપણે આને શું કહીશું પ્રથમ છે એ રિસ્ક અપ્રેસલ risk appraisal જોખમ મૂલ્યાંકન અને પછી રિસ્પોન્સ એફીસન્સી response efficacy પ્રતિભાવ અસરકારકતા છે અને આપણે આ તબક્કાને સેલ્ફ એફીસન્સી self efficacy સ્વ અસરકારકતા કહીશું આત્મવિશ્વાસના કારણો જુદા જુદા હોઈ શકે કેટલીક વખત આર્થિક તો કેટલીક વખત સંસ્થાકીય સમસ્યાના કારણો હોઈ શકે આ સિવાય શારીરિક પ્રશ્નો જેવા કે જો મારા ઘરમાં જગ્યા ન હોય તો હું તે કરી શકતો નથી હું સામગ્રીની ખરીદી શકતો નથી તો હું તે કરી શકતો નથી મારી પાસે ટેક્નિકલ નૉલેજ technical knowledge તકનીકી જ્ઞાન અથવા સપોર્ટ support સાથ નથી તો હું તે કરી શકતો નથી તો આવું કંઈક જોખમમાં કામ કરી રહ્યું હોય છે અને હું તે કરી શકું છું કોંગનીટીવ ઍન્ડ હ્યુરિસ્ટીક અપ્રોચ cognitive and a heuristic જ્ઞાનાકાર અને સંશોધનાત્મક મુજબ ખૂબ જ જટિલ છે પરંતુ હજું આ અંત નથીખૂબ જટિલ છે એટલું જ છે બીજું શું છે છેલ્લી માઇલની ક્રિયામાં કદાચ તેની પાસે પૈસાની બચત છે પરંતુ હજી પણ તેને થોડી લોનની જરૂર છે શું ટાંકીને ઇન્સ્ટોલ કરવા માટે હું થોડું માઇક્રોક્રેડિટ મેળવી શકું તેથી તેણે કેટલીક માઇક્રોક્રેડિટ એજન્સીને પૂછ્યું અને તેઓએ કહ્યું કે હા તમે કરી શકો અને પછી તે ખૂબ જ ખુશ થયો અને તેણે આ ટાંકી અપનવવાનું નક્કી કર્યું તેથી આખરે તેણે પીવાના પાણીની આપત્તિથી પોતાને બચાવવા માટે આ ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો તેથી આ સિદ્ધાંતો ઘણા માર્ગોથી આવી છે એક પ્રખ્યાત પ્રભાવશાળી મોડેલ સિદ્ધાંત એ સંરક્ષણ પ્રેરણા સિદ્ધાંત છે તેથી તમને વિવિધ ડિસિપ્લિન disciplines શિસ્ત અને વિવિધ થીયરીનું theories સિદ્ધાંતો મગજમાં સરખું તર્ક આવે એે માટે મેં આ બધાને ફક્ત સંક્ષિપ્ત રીતે સરળ બનાવ્યા છે તે એક બીજાથી ઘણી રીતે અલગ હતું પરંતુ તે સંક્ષિપ્ત હતું આ પીએમટી મોડેલ જે સંદેશાવ્યવહારના સિદ્ધાંત દ્વારા ચોક્કસ કોંગનીટીવ cognitive જ્ઞાનાકાર પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજવા માટે આવ્યું છે કે જેમાં ભયની અપીલ લોકોને તેમનું વર્તન બદલવા માટે પ્રેરણા આપે છે અને તેથી તે 1975 માં રોઝર્સ આર એ Rogers R આ વિકસાવવાનું શરૂ કર્યું અને તે પછી રોજર્સના અન્ય સાથીઓ દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો તેથી અહીં PMTના પ્રોટેક્શનનો કમ્પોનન્ટ મોટિવેશન થીયરી છે ડરની અપીલ એક એવી છે કે જો તમે ધૂમ્રપાન કરી રહ્યા હોવ તેવી જ રીતે તમે કોઈ દુરૂપયોગ કરી રહ્યા છો જો તમે તમારો કચરો ગટર પર ફેંકી રહ્યા છો અને પછી આની અસર શું છે અને જે જોખમ મૂલ્યાંકન બનાવે છે તથા જો હું તમને નિવારક પગલાં અપનાવવા માટે કંઈક કરવા માટે પૂછું છું તો તે રિસ્પોન્સ એફીશ્યંસી response efficiency પ્રતિસાદ અસરકારકતા અને સેલ્ફ એફીશ્યંસી self efficiency સ્વ અસરકારકતા છે જેમ કે જો હું તમને રેઇન વોટર હાર્વેસ્ટિંગ rainwater harvesting વરસાદી પાણીનો સંગ્રહ ટાંકી અથવા પૂર વીમો ખરીદવા માટે પૂછું કે તેની કિંમત શું છે અને તેનું વળતર શું છે ભલે તમારી પાસે આર્થિક ક્ષમતા શારીરિક ક્ષમતા અને બાદબાકીની કિંમત અનુકૂલનશીલ પ્રતિસાદ જેવી ક્ષમતા હોય કે નહીં અને જે ખરેખર પ્રોટેક્શન મોટિવેશન થિયરિ protection motivation theory સંરક્ષણ પ્રેરણા સિદ્ધાંત માટે અપ્રાઇસલ appraisal મૂલ્યાંકન છે તેથી ડરની અપિલએ મલડપટિવ રીસપોન્સનો maladaptive response ખામીયુક્ત પ્રતિભાવ ભય છે જેમ કે જો તમે ધૂમ્રપાન કરશો તો તમને થોડા સમયનો આનંદ મળે છે અને પછી તેની ગંભીરતા પણ તેમાં અમુક પ્રકારની નબળાઈ હોઈ શકે છે જે તમને વધુ નિર્બળ બનાવે છે અથવા જો તમને જરૂર નથી એવો કચરો ફેંકી રહ્યા છો અને દૂર જવાન બદલે તમે તમારા ઘરની નજીકમાં જ ફેંકી દ્યો છો તો તે ખરેખર તમારા ડ્રેઇન અને ગટરને ચોક chok ગૂંગળાવી કરી રહ્યું હોય છે તેથી આ પ્લસ માઇનસ ખરેખર થ્રેટ અપ્રેસલમાં threat appraisal ધમકી મૂલ્યાંકન આવે છે અને પછી તે તમારી સુરક્ષા પ્રેરણા વધારે છે પરંતુ જ્યારે પુરસ્કારો વધારે હોય ત્યારે આપણે ધૂમ્રપાન કરવા અથવા મલડપટિવ રીસપોન્સ maladaptive response ખામીયુક્ત પ્રતિભાવ આપવા અથવા ગટરમાં કચરો ફેંકવા માટે કહીએ અને પરિણામ ઓછું આવે તો પછી તમે તે કરવા માટે પ્રેરિત થતાં નથી એ જ રીતે રિસ્પોન્સ એફીસન્સી response efficacy પ્રતિભાવ જેવી અસરકારકતા અને સેલ્ફ એફિસન્સીની self efficacy સ્વ અસરકારકતા જેમ રેસપોન્સ એ વ્યક્તિના વર્તનના કારણે નુકસાનથી બચાવવામાં કેટલું અસરકારક રહેશે તેનું ઇવોલ્યુશન evaluation મૂલ્યાંકન છે અને સેલ્ફ એફિસન્સીની self efficacy સ્વ અસરકારકતા એ કરેલી ભલામણની વર્તણૂકની ક્ષમતાનું વ્યક્તિગત મૂલ્યાંકન છે તેથી જો મને લાગ્યું કે આ તકનીકીઓ ખરેખર કાર્ય કરે છે અને ખૂબ અસરકારક છે તથા તેમાં ઘણી યોગ્યતા છે જેનો વિશ્વાસ મને હોય તો હું તે કરી શકું છું તે છે પછી હું આર્થિક ખર્ચ અને અન્ય ખર્ચ શું છે તે પણ તપાસીશ તેથી તેનું પ્લસ માઇનસ મારું મૂલ્યાંકન નક્કી કરશે અને હું મોટિવેશન પ્રોટેક્શન motivation protection સુરક્ષા પ્રેરણા તરફ જઈશ તેથી તે વિવિધ આરોગ્ય ક્ષેત્રમાં અને તાજેતરમાં આપત્તિ જોખમ સંચાલનમાં પણ લાગુ કરવામાં આવ્યું છે અમારી પાસે આરોગ્ય માન્યતાનાં મોડેલો જેવા બીજા મોડેલો પણ છે તેમની પાસે થ્રેટ threat ધમકી જેવા વિવિધ પ્રકારનાં ઘટકો છે જેમાં બે ઘટકોની તીવ્રતા અને સંવેદનશીલતા છે અને પછી બેનિફિટ્સ benefit લાભ અને અપનાવવાના અવરોધો જેવા એક્શનના action પગલું સંકેતો આપે છે તે સ્વાસ્થ્ય વર્તન તરફ દોરી જાય છે અથવા ફિશબીન અને એજેજેન દ્વારા 1975 માં વિકસવામાં આવેલ થિયરિ ઓફ રીજનડ્ એક્શન theory of reasoned actions તર્કપૂર્ણ ક્રિયાઓનો સિદ્ધાંત તેમની પાસે રક્ષણાત્મક પ્રેરણા જેવી સમાન વાર્તાઓ પણ છે જેમ કે વર્તન સંબંધી માન્યતાઓ શું છે મારે તે અંગે શું માનવું જોઈએ અને ડર વિશે શું છે અને સંરક્ષણ પ્રેરણાઓના પરિણામો શું છે જે મારે તે કરવું જોઈએ કે નહીં તે પ્રકારના વલણ તરફ દોરી જાય છે પરંતુ આ અન્ય લોકો જે માને છે કે મારો સમાજ તથા મારા મિત્રો યોગ્ય વિચારે છે તેનાથી પ્રભાવિત છે તેથી હવે નૉર્મટીવ બિલિફસ્ normative beliefs આદર્શ માન્યતાઓ અને તેનું પાલન કરવાની પ્રેરણા અને વ્યક્તિલક્ષી ધોરણો તથા નિયમો અને કાયદા જે ઇરાદા તરફ દોરી જાય છે અને છેવટે તેનું વર્તન કરે છે આપણી પાસે પ્રિડિક્શન ઓફ ગોલ ડિરેકટેડ બિહેવીયર prediction of goal directed behaviour ધ્યેય નિર્દેશિત વર્તનની આગાહી અને થિયરિ ઓફ પ્રિડિક્શન theory of predictions આગાહી સિદ્ધાંત પણ છે તેથી આ આકૃતિ જેને તમે જોઈ શકો છો તે એક ઝલક આપવામાં આવી છે તે બધું વર્ણવવા માટે નથી પરંતુ હું આશા રાખું છું કે મેં આ કાર્ટૂન દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટાંકી સ્થાપિત કરવા પર ઓવરવ્યૂ overview ઝાંખી આપ્યો તે તમને આપત્તિ સજ્જતાના કોંગનીટીવ પર્સ્પેક્ટિવથી cognitive perspective જ્ઞાનાકાર દ્રષ્ટિકોણથી વધુ સારો વિચાર આપ્યો હશે આપનો ખૂબ ખૂબ આભાર